તેથી આ મોડ્યુલમાં આપનું સ્વાગત છે છેલ્લા મોડ્યુલમાં આપણે જે જોયું છે કે આપણે MOSFET માટે પ્રક્રિયાના ફ્લોને કેવી રીતે ડિઝાઇન કરી શકીએ છીએ અને મને આશા છે કે તમે તે લેક્ચર જોયું હશે અને જો તમને MOSFET આપવામાં આવે તો તમારી પાસે હવે મૂળભૂત વિચાર હશે અને જો તમને MOSFET ના નિર્માણ માટે પ્રક્રિયા ફ્લોને ડિઝાઇન કરવા માટે કહેવામાં આવે તો તમે બનાવી શકો છો અથવા ઓછામાં ઓછું ડિઝાઇન પ્રક્રિયા કરી શકો છો અને અગાઉના લેક્ચર સાથે હવે તમે ઓછામાં ઓછા ઘણા ડિવાસીસ માટે પ્રક્રિયા ફ્લોને ડિઝાઇન કરવા માટે સક્ષમ છો તે બસ સેન્સર હોઈ શકે છે તે ગેસ સેન્સર હોઈ શકે છે તેવી જ રીતે તે માઇક્રો હીટર હોઈ શકે છે તેથી એકવાર તમે પ્રક્રિયા ફ્લો અને ખાસ પ્રક્રિયા ફ્લો માટે સાચી રેસીપી શીખી લોછો ત્યારે વસ્તુઓ ખૂબ સરળ બની જાય છે હવે આ મોડ્યુલમાં આપણે આગળ જોઈએ કે આપણે MOSFET ની કેરેક્ટરીસ્ટિક્સ કેવી રીતે સમજી શકીએ અને MOSFET ને કરંટ દર્પણ તરીકે કેવી રીતે એપ્લાય કરી શકીએ છીએ જેને આપણે જોઈશું તેથી જો તમે સ્ક્રીન ઉપર પાછા આવો તો તમે જે જુઓ છો તે MOSFET છે જે આપણે આ સ્કેમેટિક પહેલેથી જ જોયું છે જે તમારી N ચેનલ એન્હાન્સમેન્ટ ટાઈપ સ્ટ્રકચર છે અને આપણે પહેલેથી જ જાણીએ છીએ કે જે સબસ્ટ્રેટ છે તે N ચેનલ એન્હાન્સમેન્ટ ટાઈપનું સ્ટ્રકચર છે કારણ કે P ટાઈપનું સબસ્ટ્રેટ છે અને પછી તમારી પાસે સોર્સ છે તમારી પાસે ડ્રેઇન છે તે આ રીતે હોઈ શકે છે તે અલગ રીતે પણ હોઈ શકે છે તેથી ત્યાં કોઈ વાંધો નથી કે શું તમે આને સોર્સ માનો છો કે તમે આ ડ્રેઇન માનો છો તેનાથી કોઈ ફરક પડતો નથી તેથી તેની પાસે સોર્સ છે તેની પાસે ડ્રેઇન છે અને તેની પાસે ગેટ છે અને પછી આપણે સમજવું પડશે કે આ MOSFET કેવી રીતે કાર્ય કરશે તેથી ચાલો MOSFET ના કન્સ્ટ્રકશનના વર્કિંગને સમજીએ આપણે જાણીએ છીએ કે એકટીવ ડિવાસીસ શું છે એકટીવ ડિવાસીસ ઇલેક્ટ્રોનના ફ્લો અને અચાનક કરંટને નિયંત્રિત કરી શકે છે ઉદાહરણ તરીકે BJT JFET MOSFETs આ બધા એકટીવ ડિવાસીસ છે પેસિવ ડિવાસીસ જે કરંટના ફ્લોને અને ઇલેક્ટ્રોનના ફ્લોને નિયંત્રિત કરી શકતા નથી અને આ ડાયોડ કેપેસિટર diode capacitor છે તેથી આ પેસિવ ડિવાસીસના ઉદાહરણો છે જ્યારે આપણે MOSFET વિશે ચર્ચા કરી હતી સામાન્ય રીતે MOSFET ને 2 ટાઈપોમાં વહેંચવામાં આવે છે એક તમારો ડિપ્લેશન ટાઈપ MOSFET બીજો એક તમારો એન્હાન્સમેન્ટ ટાઈપ MOSFET છે અને પછી જ્યારે આપણે ડિપ્લેશન ટાઈપના MOSFET વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે આગળ સમજીએ છીએ કે ત્યાં N ચેનલ ડિપ્લેશન ટાઈપ છે ત્યાં P ચેનલ ડિપ્લેશન ટાઈપ છે ત્યાં N ચેનલ એન્હાન્સમેન્ટ ટાઈપ છે ત્યાં P ચેનલ એન્હાન્સમેન્ટ ટાઈપ છે હવે જ્યારે આપણે ડિપ્લેશન ટાઈપ MOSFET વિશે વાત કરીએ છીએ ત્યારે ચેનલ શરૂઆતમાં પહેલેથી જ છે જ્યારે તમે એન્હાન્સમેન્ટ ટાઈપ MOSFET વિશે વાત કરો છો ત્યારે સોર્સ અને ડ્રેઇન વચ્ચે કોઈ ચેનલ નથી અત્યારે તેનો અર્થ શું છે આપણે આ સ્ટ્રકચરમાં શું જોયું છે આ સ્ટ્રકચરમાં ત્યાં એક ચેનલ છે ત્યાં કોઈ ચેનલ નથી તો આ તમારો એન્હાન્સમેન્ટ ટાઈપ MOSFET છે પરંતુ જો સોર્સ અને ડ્રેઇન વચ્ચે પહેલેથી જ ચેનલ છે જો સોર્સ અને ડ્રેઇન વચ્ચે ચેનલ અસ્તિત્વમાં છે તો તે ડિપ્લેશન ટાઈપ MOSFET છે તેથી શરૂઆતથી ગેટ ટુ ગેટ ટુ સોર્સ વોલ્ટેજ એપ્લાય કર્યા વગર ડ્રેઇન ટુ સોર્સ વોલ્ટેજ એપ્લાય કર્યા વગર જો શરૂઆતમાં ચેનલ હોય તો તેનો ડિપ્લેશન ટાઈપ છે જો ચેનલ ન હોય તો તે એન્હાન્સમેન્ટ ટાઈપ છે તેથી આ વસ્તુઓ યાદ રાખો તમે પહેલેથી જ જાણો છો કે આ સિમ્બોલ ડિપ્લેશન ટાઈપ N ચેનલ ડિપ્લેશન ટાઈપ P ચેનલ ડિપ્લેશન ટાઈપ એન્હાન્સમેન્ટ ટાઈપ N ચેનલ એન્હાન્સમેન્ટ અને ડિપ્લેશન ટાઈપ માટે છે હવે અહીં મૂળભૂત તફાવત એ છે કે જો તમે જોશો કે ડ્રેઇન ગેટ અને સોર્સ જોડાયેલા નથી તેનો અર્થ એ છે કે ત્યાં ચેનલ નથી ત્યાં ડિપ્લેશન ટાઇપમાં ચેનલ નથી અને એન્હાન્સમેન્ટમાં ચેનલ પહેલેથી અસ્તિત્વમાં છે તેથી તે એન્હાન્સમેન્ટ ટાઈપ છે કે ડિપ્લેશનનો ટાઈપ છે તે સમજવાની સરળ રીત છે જ્યારે તમને ટ્રાન્ઝિસ્ટર માટે આ સિમ્બોલ આપવામાં આવે છે ત્યારે તમે સમજી શકો છો કે સોર્સ ડ્રેઇન અને ગેટ છે ગેટ અને સોર્સ છે અને ડ્રેઇન જોડાયેલ નથી સોર્સ અને ડ્રેઇન જોડાયેલ નથી તો તે તમારો એન્હાન્સમેન્ટ ટાઈપ છે સોર્સ અને ડ્રેઇન આ ખાસ રીતે જોડાયેલ છે જે તમે અહીં જોઈ શકો છો પછી તે તમારો ડિપ્લેશન ટાઈપ બની જાય છે કારણ કે ચેનલ ડિપ્લેશન ટાઈપમાં હોય છે એન્હાન્સમેન્ટ ટાઈપમાં ચેનલ હોતી નથી આ MOSFET ના ટાઈપને સમજવા અથવા ઓળખવાની બીજી રીત છે હવે તમે સબસ્ટ્રેટ બોડી જુઓ છો સબસ્ટ્રેટ બોડી P ટાઇપ છે અને જો હું ડીફુઝ કરું છું અથવા જો હું N ચેનલને P ટાઇપમાં ડોપ કરું છું તો આ મારું સોર્સ અને ડ્રેઇન બને છે કારણ કે ત્યાં P છે કારણ કે ત્યાં N હશે આ ડિપ્લેશન રીજીયનની રચના થશે કારણ કે આપણે સ્લાઇડ ઉપર સ્કેમેટિકમાં જોઈ શકીએ છીએ અને તમે અહીં જોઈ શકો છો કે બેઝ માટે જોડાણ છે અથવા સબસ્ટ્રેટ સાથે જોડાયેલ છે ડ્રેઇન માટે જોડાણ સોર્સ માટે જોડાણ સબસ્ટ્રેટ માટે જોડાણ બેઝ માટે જોડાણ છે હવે આ સબસ્ટ્રેટ P ટાઈપનો સોર્સ અને ડ્રેઇન N ટાઈપનો છે તો પછી આ N ચેનલ અને સબસ્ટ્રેટ N ટાઈપનો સોર્સ છે અને ડ્રેઇન P ટાઈપનો છે તેનો અર્થ શું છે જો મારું સબસ્ટ્રેટ મારું સિલિકોન છે જો મારું સિલિકોન P ટાઈપ છે તો મારું સોર્સ અને મારું ડ્રેઇન આ બંને N ટાઈપ છે જો મારી ચેનલ N ટાઈપ છે તો ચાલો કહીએ કે મારો સબસ્ટ્રેટ N ટાઈપ છે મારો સોર્સ અને ડ્રેઇન P ટાઈપ છે જે તેને સમજવાની બીજી રીત છે તેથી N ટાઈપ અને P ટાઈપ જુઓ જે હું વાત કરી રહ્યો છું તે સબસ્ટ્રેટ વિશે છે તે પછી ચેનલ MOSFET વિશે વાત કરતો નથી અને હવે એન્હાન્સમેન્ટ ટાઈપ MOSFET માટે અલગ છે જો હું એન્હાન્સમેન્ટ ટાઈપ MOSFET વિશે વાત કરું તો ચાલો જોઈએ કે એન્હાન્સમેન્ટ ટાઈપ MOSFET કેવો દેખાય છે તેથી આપણે અહીં જે જોઈએ છીએ તે તમે અહીં જુઓ છો આ સબસ્ટ્રેટ છે સબસ્ટ્રેટ P ટાઈપ છે તેનો અર્થ એ કે મેજોરીટી કેરિયર્સ હોલ્સ માઈનોરીટી કેરિયર્સ ઇલેક્ટ્રોન ધરાવે છે મોબાઇલ ચાર્જ કેરિયર્સ મોબાઇલ હેન્ડસ સમાન છે એટલા માટે ચાર્જ ન્યુટ્રાલિટી જાળવવામાં આવશે P ટાઈપ શું છે મેજોરીટી હોલ્સ છે અને માઈનોરીટી ઇલેક્ટ્રોન છે હવે મોબાઇલ ચાર્જ કેરિયર માટે મોબાઇલ આયનોમાં સમાન છે તેનો અર્થ એ કે અમારી ચાર્જ ન્યુટ્રાલિટી રાખવામાં આવશે હવે તમારી પાસે સોર્સ છે તમારી પાસે ડ્રેઇન છે તમારી પાસે સોર્સ માટે કનેક્શન છે તમારી પાસે ડ્રેઇન માટે કનેક્શન છે તમારી પાસે ગેટ માટે કનેક્શન છે તમારી પાસે તમારા બેઝ અથવા સબસ્ટ્રેટ માટે કનેક્શન છે અને તમે અહીં જોઈ શકો છો ગેટ ઓક્સાઇડ માત્ર 100 નેનોમીટર 1000 એંગસ્ટ્રોમ છે તેથી અહીં ગેટ ઓક્સાઈડ અત્યંત પાતળું છે આ તમારું એન્હાન્સમેન્ટ MOSFET છે કારણ કે તમે તમારા સોર્સ અને ડ્રેઇન વચ્ચે હાજર કોઈપણ ચેનલ જોઈ શકતા નથી તમારા સોર્સ અને ડ્રેઇન વચ્ચે કોઈ ચેનલ નથી તો ચાલો આગળની સ્લાઇડ ઉપર જઈએ હવે મેં તમને અગાઉ જે પણ કહ્યું છે તે એક જ વસ્તુ છે એન્હાન્સમેન્ટ ટાઈપ ટ્રાન્ઝિસ્ટર પછી જુઓ કે એન્હાન્સમેન્ટ ટાઈપ ટ્રાન્ઝિસ્ટર કેવા દેખાય છે ડિપ્લેશન ટાઈપ ટ્રાન્ઝિસ્ટર કેવા દેખાય છે એન્હાન્સમેન્ટ ટાઈપ P મોસ ટ્રાન્ઝિસ્ટર કેવા દેખાય છે ડિપ્લેશન ટાઈપ P મોસ ટ્રાન્ઝિસ્ટર કેવા દેખાય છે અને પછી આપણે કોમ્પલિમેન્ટરી મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર પણ જોઈશું તો ચાલો આપણે પહેલા એન્હાન્સમેન્ટ ટાઈપ n મોસ ટ્રાન્ઝિસ્ટર વિશે વાત કરીએ તેથી જો તમે આ ખાસ સ્કેમેટિક જુઓ છો તો તે શું બતાવે છે તે બતાવે છે કે તમારી પાસે સબસ્ટ્રેટ છે અને વેફરનો ટાઈપ P ટાઈપ છે તેમાં તમે n ચેનલ સોર્સ અને ડ્રેઇન ડિફ્યુઝડ કરે છે અને પછી તમારી પાસે ટિન્ડરના ઓક્સાઇડથી ગેટ સેપરેટ થયેલ છે અને ગેટ મેટલનો છે તેથી હવે શું થશે ત્યાં એક ધાતુ છે આ રીજીયનમાં કન્ડક્શન છે અને આ તમારું ઓક્સાઇડ છે તેનો અર્થ એ છે કે એવું લાગે છે કે તમારી પાસે 2 ઇન્સ્યુલેટીંગ મટીરીયલ દ્વારા અલગ કરાયેલી પ્લેટો છે અને આ ઇન્સ્યુલેટીંગ મટિરિયલ તમારું સિલિકોન ડાયોક્સાઇડ છે જ્યારે આપણે આ ખાસ આકૃતિને જોતા હોઈએ ત્યારે એવું લાગે છે કે તમે ગેટ જુઓ છો અને જો તમે આ બોડી જોઈ શકો છો અને જો તમે આ ઓક્સાઈડ જોશો તો એવું લાગે છે કે ડાઇલેક્ટ્રિક મટીરીયલથી અલગ 2 કંડક્ટિંગ પ્લેટ્સ છે તેથી જ્યારે તમારી પાસે ડાઇલેક્ટ્રિક મટિરિયલથી અલગ 2 કન્ડક્ટિંગ પ્લેટ હોય ત્યારે તે તમારું કેપેસિટર બની જાય છે તે કેપેસિટરની વ્યાખ્યા છે તેથી જો હું VGS એપ્લાય કરું તો આ ખાસ કિસ્સામાં તમે ચાર્જ કેરિયર્સ જોઈ શકો છો તેનો અર્થ એ છે કે આની જેમ નેગેટિવ ગેટ પોઝીટીવ એપ્લાય કરો ગેટ પોઝીટીવ છે સોર્સ નેગેટિવ છે પછી આ કિસ્સામાં મારું ગેટ પોઝીટીવ હશે સોર્સ નેગેટિવ હશે અને હું આ વસ્તુને સોર્સ સાથે જોડી રહ્યો છું ફરીથી મને અહીં લખવા દો તેથી તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે મારો સોર્સ નેગેટિવ ગેટ ઉપર પોઝિટિવ એપ્લાયિંગ સોર્સ ટુ ગેટ ગેટ ટુ સોર્સ વોલ્ટેજ અથવા સોર્સ ટુ ગેટ વોલ્ટેજ એપ્લાય કરી શકું છું અને હું મારા સબસ્ટ્રેટને સોર્સ સાથે જોડી રહ્યો છું આ કિસ્સામાં આ જોડાણ હશે જેમાં હું જોઈ શકું છું કે પોઝીટીવ ચાર્જ છે ત્યાં નેગેટિવ ચાર્જ છે તે નેગેટિવ ચાર્જ અહીં કેવી રીતે આવે છે કારણ કે જ્યારે હું પોઝીટીવ ચાર્જ એપ્લાય કરું છું અહીં પછી P ટાઈપનાં માઈનોરીટી કેરિયર્સ છે P ટાઈપનાં માઈનોરીટી કેરિયર્સ જે ઇલેક્ટ્રોન છે જે અહીં ગેટ તરફ આવશે તે ગેટ તરફ આકર્ષિત થશે કારણ કે સબસ્ટ્રેટ ગેટના સંદર્ભમાં ગેટ વોલ્ટેજ પોઝીટીવ છે તેથી જ અહીં નેગેટિવ ચાર્જ જેવા હશે અને ત્યાં ચેનલની રચના હશે હવે એક પ્રશ્ન છે સબસ્ટ્રેટમાં નેગેટિવ ચાર્જ કેવી રીતે એક્યુમ્યુલેટિંગ થાય છે નેગેટિવ ચાર્જ સબસ્ટ્રેટ એકઠા કરે છે કારણ કે તમે અહીં જુઓ છો આપણે અહીં એક વિગતવાર સમજણ આપી છે તમે વિગતવાર સમજણ જોઈ શકો છો જ્યારે તમે નેગેટિવ મોબાઇલ આયનોને બહાર કાઢવા VGS ને વધારો છો ત્યારે બોડીની નજીકના હોલ્સને દબાવીને અહીં છે તે ઇલેક્ટ્રોનને બહાર કાઢે છે નેગેટિવ મોબાઇલ આયનો અહીં બોડીની નજીકના હોલ્સને દબાણ કરીને ઇલેક્ટ્રોનનું સ્થાન લશે આ કિસ્સામાં શરૂઆતમાં ઓક્સાઇડની નજીક ઇલેક્ટ્રોન એકઠા થાય છે જ્યારે તમારું VGS વધી રહ્યું હોય ત્યારે તમે ઓક્સાઇડની નજીક ઇલેક્ટ્રોન એકઠા થતા જોઈ શકો છો તેનો અર્થ એ કે તમારા ઇલેક્ટ્રોનના સોર્સની તુલનામાં તમારું ગેટ વધારે પોઝીટીવ છે જે નેગેટિવ મોબાઇલ આયનો ગેટ તરફ એકઠા થવાનું શરૂ કરશે આ માઈનોરીટી ચાર્જ કેરિયર છે આ તમારા માઈનોરીટી ચાર્જ કેરિયર છે હવે પછીથી VGS જો આપણે વધારીએ જો આપણે VGS વધારીએ તો તે નેગેટિવ મોબાઇલ આયનોને ઉજાગર કરે છે જે ચેનલ બનાવે છે છેલ્લે તે ચેનલ બનાવે છે જો હું VGS વધારવાનું ચાલુ રાખું તો અહીં ઘણા બધા ઇલેક્ટ્રોન એકઠા થશે અને પછી તે મારા સોર્સ અને ડ્રેઇન વચ્ચે ચેનલ બનાવશે અને જ્યારે હું મારા VGS હું ગેટને સોર્સ વોલ્ટેજ VGS સુધી વધારીશ ત્યારે આપણે જેને ચેનલ કહીએ છીએ તેની રચના થશે આ પ્રક્રિયા જ્યારે વધતા VGS ઉપર ચેનલ રચાય છે ત્યારે આ પ્રક્રિયાને ઇન્વર્ઝન કહેવામાં આવે છે આપણે બધાએ આનો અભ્યાસ કર્યો છે જો આ ન હોય તો શું આ પ્રક્રિયાને ઇન્વર્ઝન કહેવામાં આવે છે હવે ચાલો આગળ જોઈએ હવે VGS 0 થી વધારે છે તેનો અર્થ એ છે કે ઇન્વર્ઝન ત્યાં સોર્સ અને ડ્રેઇન વચ્ચે કેરિયર ચેનલો રચાય છે આ સોર્સ અને ડ્રેઇન વચ્ચે કેરિયર ચેનલ રચાય છે જે તમે જોઈ શકો છો અને આ કિસ્સામાં જ્યારે VGSS અથવા VGB ને બદલે VGS નો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે આપણે હંમેશા VGS નો ઉપયોગ કરીએ છીએ આપણે VGSS નો ઉપયોગ કેમ નથી કરી રહ્યા કારણ કે અહીં જુઓ સબસ્ટ્રેટ છે અહીં સોર્સ છે અને આપણે સબસ્ટ્રેટ અને સોર્સને આ રીતે જોડ્યા છે આપણે ગેટ ઉપર પોઝીટીવ સોર્સને નેગેટિવ એપ્લાય કરીએ છીએ પરંતુ આપણે હંમેશા VGS કહીએ છીએ આપણે ક્યારેય VGSS અથવા VGB નથી કહેતા કારણ કે સોર્સ અને સબસ્ટ્રેટ આંતરિક રીતે જોડાયેલા છે મેં તમને અગાઉ પણ કહ્યું હતું કે હું તેને અહીં પુનરાવર્તન કરું છું સોર્સ અને સબસ્ટ્રેટ આંતરિક રીતે જોડાયેલા છે તેથી જ તમને MOSFET ICs માં ફક્ત 3 ટર્મિનલ સોર્સ ગેટ અને ડ્રેઇન મળશે ઓકે તેથી આનો અર્થ એ થાય કે જ્યારે VGS ને વધારવાથી ગેટ ચેનલ પણ વધે છે જો હું VGS વધારતો રહીશ તો મારી ચેનલની પહોળાઈ પણ વધતી રહેશે તેથી જ્યારે VGS ખાસ વોલ્ટેજ કરતા વધારે નીચે વધે છે જ્યારે મારું VGS ખાસ વોલ્ટેજ કરતા વધારે હોય ત્યારે મારું કરંટ ID જેટલું છે તો TH શું થશે ત્યાં કરંટ પૂરતા ફ્લોનો હશે ડ્રેઇન કરંટનો પૂરતો ફ્લો શા માટે છે કારણ કે હવે સોર્સમાંથી મારા ઇલેક્ટ્રોન અહીં ચેનલનો ઉપયોગ કરીને ડ્રેઇન સુધી પહોંચી શકતા નથી તેથી કરંટ ID નો ફ્લો હોઈ શકે છે તેથી આ ખાસ વોલ્ટેજ જેની ઉપર VGS પહોંચે છે તેને તમારા થ્રેશોલ્ડ વોલ્ટેજ કહેવામાં આવે છે તેથી થ્રેશોલ્ડ વોલ્ટેજ VGS હંમેશા આ ખાસ કિસ્સામાં પાર થવું જોઈએ આપણે n ચેનલ MOSFETs n ચેનલ એન્હાન્સમેન્ટ MOSFETs વિશે વાત કરી રહ્યા છીએ જ્યારે VGS થ્રેશોલ્ડ વોલ્ટેજ કરતા વધારે વધે છે પછી જ હું જોઈ શકું છું કે ત્યાં સરળતાથી ડ્રેઇન કરંટનો પૂરતો ફ્લો થાય છે તો ચાલો જોઈએ કે VT શું છે VT એ તમારું થ્રેશોલ્ડ વોલ્ટેજ છે વોલ્ટેજ કે જે સોર્સથી ડ્રેઇનમાં ફ્લો થવા માટે નોંધપાત્ર પ્રમાણમાં કરંટમાં પરિણમે છે આ તે છે જે આપણે જોયું છે કે તે ન્યૂનતમ વોલ્ટેજ છે જે VGS ને પાર કરવું પડે છે તેથી આપણે જોઈ શકીએ છીએ કે સોર્સમાંથી ડ્રેઇનમાં પૂરતો કરંટ વહે છે અને આ તમારું કરંટ ID છે હવે જો મારી પાસે VT કરતા VGS વધારે હોય તો પછી શું થશે આ કિસ્સામાં મારુ ID વધતું રહેશે અહીં કેસ છે તમે જુઓ છો કે ડ્રેઇન સોર્સના સંદર્ભમાં VDS પોઝીટીવ છે તો શું થશે જ્યારે સોર્સના સંદર્ભમાં મારું ગેટ પોઝીટીવ છે ત્યારે ડ્રેઇન આ સોર્સમાંથી ઇલેક્ટ્રોનને આકર્ષિત કરવાનું શરૂ કરશે પરંતુ ઇલેક્ટ્રોનનો ફ્લો શરૂ થાય તે પહેલાં ચેનલની કોઈ રચના નથી કારણ કે ગેટ સોર્સની સરખામણીમાં પોઝીટીવ વોલ્ટેજ ઉપર છે તેથી જ ચેનલનું નિર્માણ થાય છે અને ચેનલની આ રચના સોર્સમાંથી ઇલેક્ટ્રોનને ડ્રેઇન કરંટ ID માં સર્જન કરતી ડ્રેઇન તરફ જવા માટે મદદ કરશે તેથી જેમ જેમ હું VGS ને વધારીશ તેમ મારી ID વધતી રહેશે તેથી બીજું એક એ છે કે શા માટે આપણે આ સોર્સને સબસ્ટ્રેટ કરવા માટે જોડવું પડ્યું કારણ કે સોર્સને આંતરિક રીતે સબસ્ટ્રેટ કરવા માટેનું કારણ શું છે તેથી સોર્સ અને સબસ્ટ્રેટને જોડવાનું બીજું કારણ એ છે કે જો હું એપ્લાય ન કરું તો ઘણી બેઝીક પોટેન્ટિઅલને એવોઈડ કરવો પડશે તેથી જો હું આંતરિક સોર્સને સબસ્ટ્રેટ સાથે જોડતો નથી તો હું બેઝીક પોટેન્ટિઅલ એપ્લાય કરું છું તેથી આને એવોઈડ કરવા માટે બેઝીક પોટેન્ટિઅલનો હું ઉપયોગ કરી રહ્યો છું હું એપ્લાય કરી રહ્યો નથી હું આંતરિક રીતે સોર્સ અને સબસ્ટ્રેટને જોડી રહ્યો છું અથવા તમે જોઈ શકો છો કે જ્યારે તમારી પાસે IC હોય ત્યારે ખુબજ વધારે બેઝીક પોટેન્ટિઅલને એવોઈડ કરવા માટે સોર્સ અને સબસ્ટ્રેટ્સ આંતરિક રીતે જોડાયેલા હોય છે આગળ જો આપણે વોલ્ટેજ VDS ની અસર શોધીએ તો આ ડિપ્લેશન સ્તર ઉપર વોલ્ટેજ VDS ની અસર શું થશે આગળ VGD શોધી કાઢીએ છીએ કારણ કે આપણે સમજવું હતું કે ગેટ અને ડ્રેઇન વચ્ચે ડેવેલોપેડ વોલ્ટેજ શું છે તેમાં શું તફાવત છે જ્યારે આપણે વોલ્ટેજ VDS ની અસર શોધવી હતી તેથી જો હું ડિપ્લેશન સ્તર ઉપર વોલ્ટેજ VDS ની અસર શોધવા માંગુ છું તો મારે ગેટ અને ડ્રેઇન ઉપર વોલ્ટેજ શું છે તે શોધવાનું હતું તેથી જો હું આ ઉદાહરણ લઈશ જો હું આ સ્કેમેટિક લઈશ જે તમારી સામે છે અને હું આ VGD શોધવા માંગુ છું તો મારે કિર્ચોફ વોલ્ટેજ લોનો Kirchhoffs voltage law ઉપયોગ કરવો પડશે જ્યારે હું કિર્ચોફ વોલ્ટેજ લોનો ઉપયોગ કરું છું ત્યારે શું થશે તેથી આપણે અહીંથી જઈએ છીએ VG પછી આપણે અહીં આ 1 VGS માટે જઈએ છીએ પછી આપણે અહીં જઈએ છીએ અહીં આ દિશામાં અહીંથી આપણે આ રીતે જઈએ છીએ તેથી VG VGS VDS VD જો હું આપણી પાસે જે ટર્મ છે તેને ફરીથી ગોઠવીશ VG VD VGS VDS તેવી જ રીતે તેનો અર્થ કંઇ નહીં પરંતુ ગેટ અને ડ્રેઇન ઉપર વોલ્ટેજ છે તેથી જ હું VGD અને VDS વચ્ચેનો સંબંધ શોધી શકું છું એટલે કે VGD VGS VDS આ એવી વસ્તુ છે જે મને બરાબર મળી છે VGD VGS VDS હવે હું 3 જુદા જુદા કેસો ઉપર વિચાર કરવા માંગુ છું ચાલો પ્રથમ કેસ જોઈએ જ્યારે તમે કેસ VDS 0 વોલ્ટને ધ્યાનમાં લો આ કેસમાં VGD VGS VDS આપણને અહીં એક ઈક્વેશનમાંથી મળ્યું છે VGD VGS VDS પરંતુ મારા VDS અહીં એક VDS 0 વોલ્ટ છે તેથી હું લખી શકું છું કે VGD VGS કારણ કે મારો VDS 0 વોલ્ટ તેનો અર્થ એ કે ડિપ્લેશન રીજીયનની પહોળાઈ એકસરખી હશે હવે જો મારી પાસે હોય તો VT 1 વોલ્ટ VGS 2 વોલ્ટ VGD તેથી એક એકસેસ વોલ્ટેજ કંઈ નથી પરંતુ ચેનલની પહોળાઈ એકસેસ વોલ્ટેજ VGS VT 2 - 1 1 વોલ્ટ અહીં શું સ્થિતિ છે તે જુઓ જો મારી પાસે અહીં શરત છે કે મારી પાસે VT 1 વોલ્ટ છે અને જો મારી પાસે VGS 2 વોલ્ટ હોય એવી જ રીતે જો મારી પાસે VGS 3 વોલ્ટ VT 1 વોલ્ટ હોય તો આ કિસ્સામાં મારા વધારે વોલ્ટેજ 2 વોલ્ટ હશે અને ત્યાં ચેનલની પહોળાઈ સાચી હશે તેથી VDS 0 વોલ્ટ હોય ત્યારે આપણે ધ્યાનમાં લીધેલ કેસ નંબર 2 જોઈએ તે VDS ≠ 0 વોલ્ટ છે તે કિસ્સામાં શું થશે અને VDS 0 વોલ્ટ માત્ર તે 0 ની બરાબર નથી તે 0 થી વધારે છે તેથી આ કિસ્સામાં VGD આ ઈક્વેશન ફરીથી ઈક્વેશન નંબર એક છે આ એક ઈક્વેશનનો ઉપયોગ કરે છે જ્યારે આ કિસ્સામાં VDS વધે છે કારણ કે VDS 0 VGD વોલ્ટ ઘટે છે જો VDS વધે તો VGD ઘટશે અને આ VGD ઘટાડે છે જે સૂચવે છે કે ડ્રેઇન ગેટ કરતાં વધારે પોઝીટીવ બની રહ્યો છે જો ડ્રેઇન ગેટ કરતાં વધારે પોઝીટીવ બની રહ્યો છે તો પછી ડિપ્લેશન રીજીયન એકસરખો રહેશે નહીં અમને ફરીથી આ સ્થિતિ જોવા દો તમારી પાસે આ VGD VGS VDS છે પણ જો હું VDS વધારતો રહીશ તો મારો VGD સરળતાથી ઘટતો રહેશે હવે જો VGD ઘટાડતો રહુ તો તેનો અર્થ એ છે કે મારું ડ્રેઇન વધારે પોઝીટીવ બની રહ્યું છે VDS વધારે પોઝીટીવ બની રહ્યું છે અને VGD નીચે જઈ રહ્યું છે તેનો અર્થ એ છે કે તે ડ્રેઇન છે કારણ કે VGD કંઈ નથી પરંતુ VGD VG VD છે જો મારું VGD નીચે જઈ રહ્યું છે તેનો અર્થ એ કે મારું ડ્રેઇન વોલ્ટેજ ગેટ કરતાં વધારે પોઝીટીવ બની રહ્યું છે આ કિસ્સામાં ડિપ્લેશન રીજીયન એકસમાન નથી ચાલો પછી કેસ નંબર 3 નો વિચાર કરીએ આ કિસ્સામાં આપણે જે જોઈએ છીએ તે VDS VGS VC હવે આ કિસ્સામાં આ બીજો કેસ છે જો VGS VGS VD પછી અમારી પાસે આ સૂત્ર ફરીથી ઈક્વેશન નંબર એક છે જે VGDVGS VDS કારણ કે VDS નું સબસ્ટિટ્યૂટ વૅલ્યુ જે અહીં છે પછી મારી પાસે VGD VGS VGS VD તેથી VGD VD અને આ થ્રેશોલ્ડ વોલ્ટેજ માટે કંઈ નથી તેનો અર્થ એ છે કે ચેનલની પહોળાઈ સાંકડી થઈ જશે અને આ માત્ર ડ્રેઇનની નજીક થાય છે તમે જે સમજો છો તે એ છે કે આ ઈક્વેશનમાંથી જો હું આ ખાસ કેસને ધ્યાનમાં લઉં તો મારી પાસે VDG VT અને આ કિસ્સામાં શું થશે કારણ કે મારી VDG VT ચેનલની પહોળાઈ સાંકડી થઈ જશે અને આ ડ્રેઇનની નજીક થશે અને તમે અહીં જોઈ શકો છો કે જ્યારે ડ્રેઇન નજીક ચેનલની પહોળાઈ સાંકડી થશે ત્યારે આ સાંકડી થશે તેનો અર્થ એ છે કે મારા વોલ્ટ મારો કરંટ રીગ પ્રકારનો છે મારો કરંટ કોન્સ્ટન્ટ રીગ જેવો છે અને આ ખાસ વોલ્ટેજને પિન્ચ ઑફ વોલ્ટેજ કહેવામાં આવે છે જાણે હું પિંચિંગ ઑફ કરી રહ્યો છું જ્યારે તમે કોઈ વસ્તુને પિંચિંગ ઑફ કરો છો તો તે તેનો ફ્લો ત્યાં જ અટકી જાય છે તેથી એવું લાગે છે કે આપણે વધવા તરફ પિન્ચ ઑફ કર્યું છે કેટલીકવાર પિંચિંગ ઑફ વોલ્ટેજની જરૂર પડે છે અને તે સેચ્યુરેટિંગ થવાનું શરૂ કરે છે તેથી તેને VD સેચ્યુરેશન પણ કહેવામાં આવે છે તેવા વોલ્ટેજને VD સેચ્યુરેશન અથવા VD સેટ પણ કહેવામાં આવે છે તો VD સેટ ક્યારે થશે જ્યારે VDS ને VGS VG ની જરૂર હોય ત્યારે VD સેટ થશે તેથી આપણે 3 જુદા જુદા કેસો જોયા છે જેમાંથી એક VDS 0 હતો બીજો કેસ VDS ≠ 0 અને VDS 0 હતો ત્રીજો કેસ VDS VGS VD છે હવે જો હું સમજવા માગુ છું કે એન્હાન્સમેન્ટ ટાઈપ MOSFET ની ડ્રેઇન અને ટ્રાન્સફર કેરેક્ટરીસ્ટિક્સ શું છે ચાલો આપણે જોઈએ હવે આપણે જાણીએ છીએ કે આઉટપુટ વોલ્ટેજ VDS છે આઉટપુટ કરંટ ID છે અને કંટ્રોલ વેરિયેબલ VGS છે કારણ કે જો હું VGS વધારીશ તો મારા કરંટમાં વધારો થાય છે તેથી મારું કંટ્રોલ વેરિયેબલ VGS છે હવે VGS ના વિવિધ સ્તરો માટે ID વર્સીસ VDS ની કેરેક્ટરીસ્ટિક છે જે આપણે જોવી પડશે હવે VT અને કોન્સ્ટન્ટ k પહેલેથી જ આપવામાં આવે છે તેનો અર્થ એ છે કે આપણે પહેલાથી જ જાણીએ છીએ કે થ્રેશોલ્ડ વોલ્ટેજનું મૂલ્ય પહેલેથી જ આપેલ છે હવે આપણે જે કરવાનું હતું તે જુદા જુદા કેસોને ધ્યાનમાં લેવાનું છે પ્રથમ કેસ તે VGS VT છે જ્યારે તમારા ગેટ ટુ સોર્સ વોલ્ટેજ થ્રેશોલ્ડ વોલ્ટેજ કરતા વધારે હોય ત્યારે શું થશે ઇફેક્ટિવ v કંઈ નથી પણ VGS VT છે આપણે જાણીએ છીએ કે જ્યારે VDS 0 એપ્લાય કરીએ ત્યારે VDS 0 કરંટ 0 ની બરાબર સૂચિત કરે છે તેનો અર્થ એ છે કે જો હું અહીં 0 વોલ્ટેજ એપ્લાય કરું તો હું અહીં કંઈપણ એપ્લાય કરતો નથી તમે ડાબી બાજુ જોશો તો કરંટ 0 હશે તે ફ્લો થશે નહીં જો હું VDS વધારું તો મારો કરંટ વધવા લાગશે તેથી તે વોલ્ટેજ જે મારી પિંચિંગ ઑફ વોલ્ટેજ છે ત્યાં સુધી વધશે જે આપણે પહેલાથી જોયું છે અને મારો કરંટ કોન્સ્ટન્ટ બનશે પિંચિંગ ઑફ વોલ્ટેજ કંઈ નથી પરંતુ મારું VD સેચ્યુરેશન છે આ સરળ છે એક કેસ VGS VT Veffective VGS VT VDS 0 ID 0 VDS વધે છે ID વધે છે અને VDS VD સેચ્યુરેશન જે મારી પિંચિંગ ઑફ વોલ્ટેજ છે આ ખાસ સ્થિતિમાં જો મારો VD સેચ્યુરેશન VDS VGS VT હોય તો શું થશે ચાલો આપણે બરાબર જોઈએ તેથી અહીં જો હું આ ખાસ સર્કિટ માટે કિર્ચોફ વોલ્ટેજ લો એપ્લાય કરું તો મારી પાસે શું હશે VDS આપણે અહીંથી શરૂ કરીએ છીએ VDS અને આ રીતે દિશામાં તેથી VDS VGD VGS 0 જે VGD VGS VDS સૂચવે છે આ પિંચિંગ ઑફ વોલ્ટેજમાં VDS VGS VT ની પિંચિંગ ઑફ સ્થિતિ છે આપણે પિંચિંગ ઑફ VGS VT ને જાણીએ છીએ તેથી મારા પિંચિંગ ઑફ વોલ્ટેજ ડ્રેઇન અને સોર્સ ઉપર VDS VGS VT છે પછી મારા આ ખાસ સ્થિતિમાં પિંચિંગ ઑફ થશે જે મારી પાસે VGD બરાબર છે તેથી મારે આ મૂલ્યને આ ખાસ ઈક્વેશનમાં બદલવું પડશે તેથી VGD VGS VGS VT આ VGD કંઈ નથી પણ મારા થ્રેશોલ્ડ વોલ્ટેજ VT છે તેથી ચેનલની પહોળાઈ 0 સુધી પહોંચશે તેવું લાગે છે ચેનલની પહોળાઈ તે ઘટતી જાય છે તેથી અહીંથી તે ઘટતું જશે અને પછી તે અહીં પહોંચશે તમે અહીં ડાબી બાજુ શું જોઈ શકો છો મેં જે દોર્યું છે તે તમે બરાબર જોયું છે એવું લાગે છે કે તે 0 નજીક આવી રહ્યું છે અને તેથી તે ID જ ID સેચ્યુરેશન હશે હવે તમે જુઓ આપણે VD VGS VT જાણીએ છીએ તેથી જો હું VDS વધારવાનું ચાલુ રાખું તો હું એપ્લાય કરું છું હું મારા ID માં ફેરફાર જોઈ શકું છું હું મારા VDS માં વધારો કરતો રહું છું તમે ફરીથી મારા ID માં ફેરફાર જોઈ શકો છો પરંતુ તે પહોંચી શકતું નથી તે પણ મારા VGS ઉપર આધાર રાખે છે તેથી મારી પાસે VGS1 VGS2 VGS3 2 VGS બરાબર થ્રેશોલ્ડ છે તેથી આ મૂલ્યની ઉપર જ્યાં VGS થ્રેશોલ્ડ મૂલ્ય VT કરતા વધારે છે અહીં મૂલ્ય નીચું છે જ્યાં VGS VT તેમજ VGS VT મારો કરંટ વહેવાનું શરૂ કરી શકે છે આપણે તેને પ્રથમ સ્લાઇડમાં જોયું છે તેનો અર્થ એ કે વધતા વોલ્ટેજ ઉપર હું વધતા કરંટમાં અથવા આપણે કેટલું VGS એપ્લાય કરી રહ્યા છીએ તેના આધારે ફેરફાર જોઈ શકું છું તેથી જો હું VGS વધારવાનું ચાલુ રાખું તો હું જે હાયર કરંટ મેળવી શકીએ તે જોઈ શકું છું અને આ ખાસ રીજીયન તમે જોશો કે ત્યાં સેચ્યુરેશન અથવા પિંચિંગ ઑફ રીજીયન છે તેથી જો તમે VD saturation વધારતા રહો છો જો હું આ VD saturation ને વધારીશ તો તે બ્રેકડાઉન થવાનું કારણ બનશે VGS ના ખાસ મૂલ્ય માટે ચાલો આપણે કહીએ કે કેટલાક કોન્સ્ટન્ટ x છે અમારી પાસે VDS છે અમારી પાસે ID છે તેથી જો હું VDS વધારવાનું ચાલુ રાખું તો હું જે જોઉં છું તે એ છે કે મારો કરંટ વધતો રહે છે આ VDS છે આ ID છે જો હું મારો VDSવધારવાનું ચાલુ રાખું છું જો હું મારા VDS માં વધારો કરવાનું ચાલુ રાખું છું તો હું જે જોઉં છું કે ગેટ ફ્લો વોલ્ટેજના આધારે કરંટમાં ફેરફાર થાય છે અને પછી તે VGS ને સેચ્યુરેટિંગ કરતું રહેશે તે અહીં પહોંચશે હજુ પણ હું VDS વધારવાનું ચાલુ રાખું છું પછી અચાનક તમે જોઈ શકો છો કે તે બ્રેકડાઉન શરૂ કરે છે તે અચાનક કરંટ ફ્લો ચાલુ થાય છે અને આ મારી બ્રેકડાઉનની સ્થિતિ છે અને મારા MOSFET ને નુકસાન થઈ શકે છે તેથી આપણે જે સમજીએ છીએ તે એ છે કે કોન્સ્ટન્ટ VGS માટે આપણે VDS એપ્લાય કરી શકીએ છીએ પરંતુ તમે VDS ના ખાસ વોલ્ટેજને વધારતા જશો તો આપણે બ્રેકડાઉનની અસર જોઈ શકીએ છીએ તેથી હવે ચાલો બીજો કિસ્સો જોઈએ આપણે પહેલો કેસ જોયો છે જ્યાં આપણે VGS VT ઉપર વિચાર કર્યો છે ચાલો બીજા કેસ ઉપર વિચાર કરીએ જ્યાં VGS2 જે VGS1 કરતા ઓછો હોય VGS2 જે અહીં આ VGS2 એક લાલ રંગ છે આ લાઈન જે બ્રાઉન રંગ અથવા લાલ રંગથી બતાવવામાં આવી છે તે VGS2 છે અને આ લાઈન તમારી VGS1 છે તેથી આ કેસને ધ્યાનમાં લેવા દો કે VGS2 જે VGS1 કરતા ઓછું છે તેનો અર્થ એ કે ચેનલ અને ચેનલની પહોળાઈ VGS છે જો હું ચેનલની પહોળાઈ વધારીશ તો મારી કન્ડકટીવીટી વધશે અથવા મારો પ્રતિકાર ઘટશે હવે જ્યારે VGS VGS પણ તેનો અર્થ એ કે 2 ઉપર મારી 2 ની રઝિસ્ટીવીટી 1 ની રઝિસ્ટીવીટી કરતા ઓછી છે અથવા R2 R1 બરાબર તો મારી પાસે શું હશે VDS VGS VT અને તે પછી આપણી પાસે કશું જ નથી પણ VGS VGS1 એટલે જ સ્લોપ 2 સ્લોપ 1 કરતા ઓછો છે અને પિંચિંગ ઑફ જલ્દીથી થશે ચાલો ફરી એક વાર જોઈએ કે તેનો અર્થ શું થાય છે જો મારી પાસે આ ખાસ ઈક્વેશન હોય જ્યાં મારું VGS2 VGS1 છે તેનો અર્થ એ છે કે હું જોઉં છું કે 2 ઉપર પ્રતિકાર એક પ્રતિકાર કરતા વધારે છે કારણ કે ગેટ ટુ સોર્સ વોલ્ટેજ વધારે છે તેનો અર્થ એ છે કે હું VGS1 ઉપર જે કરંટ જોઉં છું તે વધારે હશે કારણ કે 2 ઉપર પ્રતિકારની સરખામણીમાં એક ઉપર પ્રતિકાર ઓછો છે તે પ્રતિકાર વધારે છે કારણ કે VGS2 પ્રતિકારની તુલનામાં પ્રતિકાર વધારે હશે જ્યારે કરંટ વધારે હશે એવા કિસ્સામાં કે જ્યાં હું VGS1 એપ્લાય કરું છું અને જ્યારે હું VGS2 એપ્લાય કરું છું ત્યારે મારો કરંટ ઓછો હશે તમે અહીં ગ્રાફ ઉપરથી પણ જોઈ શકો છો કે VGS ના અલગ મૂલ્ય માટે VGS VGS2 થી આ VDS નું કરંટ મૂલ્ય અલગ છે તો વહેલી તકે શું થશે તેથી તમે અહીં જોઈ શકો છો કે VGS ની તુલનામાં મારુ પિંચિંગ ઑફ જલ્દીથી થાય છે હવે જો કોઈ સેચ્યુરેશન રીજીયન હોય તો સેચ્યુરેશન રીજીયન શું છે તેથી જ્યારે મારો VDS અત્યંત ઉંચો હોય ત્યારે મેં તમને કહ્યું હતું કે જ્યારે આપણે VDS ખુબજ વધારે મેળવીએ છીએ તેનાથી વધારે VGS VT અને મારા ID k 2 પછી મારી પાસે શું હશે મારું k કંઈ નથી પરંતુ આ ખાસ મૂલ્ય હવે અમને ઈક્વેશનો વિગતવાર નહીં પણ ડિટેઈલમાં ઈક્વેશનો મેળવવામાં રસ નથી તો હમણાં જ તમે સમજો છો કે જો તમને આપેલ ઈક્વેશન એ આપેલ ઈક્વેશનમાંથી તમે સમજી શકો છો કે જે ખરેખર ઈક્વેશન ન મેળવવાનો વિચાર છે તો આપણે 2 ડેરિવેશન્સ લેટર જોઈશું પરંતુ અત્યારે જો તમને આપવામાં આવે તો ઈક્વેશનમાંથી તમે ઈક્વેશન સમજી શકો છો કે ડ્રેઇન કેરેક્ટરીસ્ટિક્સ શું છે જો હું ડ્રેઇનને સોર્સમાં ફેરવીશ જો હું ગેટને સોર્સ વોલ્ટેજમાં બદલીશ તો એકંદર આ બધું કેવી રીતે થશે MOSFET નું પર્ફોર્મન્સ કેવી રીતે બદલાશે તે વિચાર છે બરાબર તેથી આપણે સ્ક્રીન ઉપર પાછા જઈએ છીએ જે આપણે જોઈએ છીએ તે છે સેચ્યુરેશન રીજીયન VDS VGS VT ID k 2 k કોન્સ્ટન્ટ છે અને W l ના રેશિયો ઉપર આધાર રાખે છે W l નો રેશિયો ચેનલનો રેશિયો છે અને મારી પાસે k બરાબર કોન્સ્ટન્ટ k ID 2 જે ms v2 માં આપવામાં આવે છે હવે હું ડાબી બાજુએ જમણો રીજીયન ટ્રાયોડ રીજીયન જોવા માંગુ છું તેથી જો હું આ ખાસ ગ્રાફને ધ્યાનમાં લઉં તો આ ખાસ ગ્રાફને ધ્યાનમાં લો શું તમે વોલ્ટેજ VDS વર્સીસ કરંટ ID વોલ્ટેજ VDS વર્સીસ કરંટ ID જુઓ છો તે VGS ના જુદા જુદા મૂલ્ય માટે VGS ની વિવિધ કિંમત માટે વધતું રહે છે ડિફરન્ટ કરંટ જોઈ શકો છો અહીં આપણે જે જોઈએ છીએ તે એ છે કે જો તમે પિંચિંગ ઑફ વોલ્ટેજ જોઈ શકો છો અને જો તમે લાઈન દોરો જે એક પિંચિંગ ઑફ વોલ્ટેજને ફરીથી અહીં જોડે છે તો VDS સેચ્યુરેશનની ડાબી બાજુની દરેક વસ્તુ એ તમારો ટ્રાયોડ રીજીયન છે અને VDS VGS VT તેથી આપણે લખી શકીએ છીએ ID 2k VDS VDS2 2 જો આપણે કટ ઓફ રીજીયનને ધ્યાનમાં લઈએ તો કટ ઓફ રીજીયન ક્યાં છે હા અહીં કટ ઓફ રીજીયન છે તમને તે યોગ્ય રીતે મળ્યું તે ક્યાં છે તે અહીં જ આ રીજીયનમાં છે તેથી જ્યારે VGS VT કરતા અત્યંત ઓછું હોય અથવા VT ની બરાબર હોય ત્યારે અમારી પાસે કરંટ ID 0 હોય છે તમે અહીં કરંટ 0 જોઈ શકો છો કારણ કે મારી VGS VT હવે ચાલો n ચેનલ MOSFET ની ટ્રાન્સફર કેરેક્ટરીસ્ટિક્સ જોઈએ તો આપણે અહીં શું જોઈએ છીએ તમે આ જમણી બાજુ જુઓ મારી પાસે જે છે તે VDS છે અને મારી પાસે અહીં ID કરંટ છે હવે આ ગ્રાફ તમે VGS ના જુદા જુદા મૂલ્ય માટે પહેલાથી જ જાણો છો તેથી ધારો કે મારો થ્રેશોલ્ડ વોલ્ટેજ VT 2 વોલ્ટ હું VT 2 વોલ્ટ પછી મારો ગેટ ટુ સોર્સ વોલ્ટેજ ધારું છું તેનો અર્થ એ કે VGS 2 વોલ્ટથી વધારે હોવો જોઈએ તેથી હું અહીં જે જોઉં છું તે VGS 2 વોલ્ટ 3 વોલ્ટ 4 વોલ્ટ 5 વોલ્ટ 6 વોલ્ટ 7 વોલ્ટ 8 વોલ્ટ છે જે VGS વધારવા માટે છે હું મારા ડ્રેઇન કરંટને વધતા જોઈ શકું છું જે મારા ડ્રેઇન થી સોર્સ વોલ્ટેજમાં વધારવા ઉપર આધારીત છે આ ગ્રાફ છે બરાબર જો હું ટ્રાન્સફર કેરેક્ટરીસ્ટિક્સને ખૂબ જ સરળ રીતે દોરવા માંગુ છું તો તમારે ID વર્સીસ VGS દોરવા પડશે તો તે આલેખ છે જે તમારે હમણાં દોરવાનો છે તમે 0 થી VGS ની શરૂઆતમાં લખો કે તમે 8 વોલ્ટ એપ્લાય કર્યા છે તેથી 0 1 2 3 4 5 6 7 8 છે પછી તમે જે કરો છો તે પછી તમે શું કરો છો આ VGS મૂલ્ય આ 0 મૂલ્ય જ્યાં 0 છે તે અહીં જોડાયેલ છે જ્યાં એક છે તેથી જો તમે VGS 4 વોલ્ટ જુઓ તેથી 4 વોલ્ટછે અહીં 4 વોલ્ટ હતા જ્યાં 5 વોલ્ટ છે અહીં 5 વોલ્ટ છે જ્યાં 6 વોલ્ટ છે અહીં 6 વોલ્ટ છે તેથી જો હું આ રીતે કનેક્ટ કરું તો તમે અહીં ક્યાંક તો કરંટ જુઓ છો મારી પાસે અહીં કરંટ છે મારી પાસે x માં બંને દિશામાં કરંટ છે માફ કરશો મારી પાસે બંને દિશામાં કરંટ y દિશામાં છે અને અહીં મારો કરંટ છે તેથી હું હમણાં જ કરંટ લાઇન દસ સાથે દસ 9 સાથે 9 8 સાથે 8 7 સાથે 7 જોઉં છું અને પછી અમારી પાસે 6 છે અમારી પાસે 5 4 છે અમારી પાસે 3 અમારી પાસે 2 છે અને અમારી પાસે એક છે હું કરંટ એક્સિસનું જોડાણ કરું છું કારણ કે બંને y એક્સિસ ID છે આ સરળ છે હવે મારે શું કરવાનું હતું મારે માત્ર વોલ્ટેજ શોધવાના હતા તેથી વોલ્ટેજ VGS 3 વોલ્ટ તે VGS ક્યાં 3 વોલ્ટ માટે અહીં ક્યાંક VGS 4 વોલ્ટ અહીં ક્યાંક 6 વોલ્ટ અહીં 8 વોલ્ટ અહીં 9 વોલ્ટ અથવા અહીં 7 વોલ્ટ છે તો હવે હું અહીં જોવો છો તે પ્રમાણે મારે આ લાઇનોને ફક્ત જોડી શકું છું તેથી જો તમને ID વર્સીસ VDS ખબર હોય તો સરળતાથી તમે VGS વર્સીસ ID શોધી શકો છો જો તમે ID વર્સીસ VDS જાણો છો તો તમે VGSવર્સીસ ID ની ટ્રાન્સફર કેરેક્ટરીસ્ટિક્સ સરળતાથી શોધી શકો છો તેથી ફરીથી જો તમે ઝડપથી સમજવા માંગતા હોવ કે આપણે શું કર્યું છે આપણે અહીં શું કર્યું છે કે આપણે ID વર્સીસ VDS આલેખ દોર્યા છે હવે હું ID વર્સીસ VGS આલેખ દોરવા માટે ID વર્સીસ VGS આલેખ દોરી રહ્યો છું પ્રથમ વસ્તુ જે હું આ બંને આલેખમાં કરંટ લાઇનોને યોગ્ય કરીશ આ મેં કર્યું હતું હવે હું શું કરીશ હું એક વોલ્ટથી 1 વોલ્ટ 2 વોલ્ટ 3 વોલ્ટ 4 વોલ્ટ 5 વોલ્ટ 6 વોલ્ટ 7 વોલ્ટ અને 8 વોલ્ટથી લાઈન દોરીશ આ વોલ્ટ શું છે આ મારું VGS છે હવે આ ખૂબ સરળ છે હવે મારે શું કરવું હતું મારે VGS 3 વોલ્ટ જોવું પડશે મારો કરંટ એક છે તેથી હું અહીં માત્ર એક ચિહ્ન મુકીશ પછી બીજો એક VGS 5 વોલ્ટ મારો કરંટ લગભગ 2 છે તેથી હું તેને અહીં ચિહ્નિત કરીશ જે 6 વોલ્ટની બરાબર છે મારો કરંટ લગભગ 4 અથવા 4 હા તે 4 છે શું હું ફરીથી અહીં એક ચિહ્ન મુકીશ પછી મારી VGS 7 મોલ્સ જેટલી છે મારો કરંટ લગભગ 7 મિલિએમ્પિયર છે તેથી હું અહીં ચિહ્નિત કરી રહ્યો છું જ્યારે મારો VGS 8 વોલ્ટ મારો કરંટ 10 મિલિએમ્પીયર છે તેથી હું અહીં ફરીથી માર્ક કરી રહ્યો છું હવે જો હું આ બધા માર્ક્સ એક સાથે જોડીશ તો તે મારી કેરેક્ટરીસ્ટિક્સ છે હવે ટ્રાયોડ રીજીયનોમાં કંઇ નથી પરંતુ તમારો ઓહમિક રીજીયન સેચ્યુરેશન રીજીયન છે જે તમે જાણો છો VDS VGS VT અને ID k2 અને પછી ત્યાં કટ ઓફ રીજીયન છે તેથી જ્યારે ટ્રાન્સફર ખાતું મેળવવામાં આવે છે ત્યારે માત્ર સેચ્યુરેશન રીજીયનો જ સેચ્યુરેશન લેવલનો ઉપયોગ કરે છે કારણ કે ID k2 તેથી અમારી પાસે કોઈ લિનિયર કર્વ નહીં હોય તેથી આ તમારા n ચેનલ MOSFET ની ટ્રાન્સફર કેરેક્ટરીસ્ટિક્સ છે હવે આગામી મોડ્યુલમાં આપણે જોઈશું કે ડિપ્લેશન ટાઈપ મોસ ટ્રાન્ઝિસ્ટર શું છે ડિપ્લેશન ટાઈપ મોસ ટ્રાન્ઝિસ્ટર પછી આપણે આગળનો ક્લાસ ચાલુ રાખીશું અત્યારે આપણે જે જોયું છે તે છે કે જો તમને ચેનલ MOSFET અને એન્હાન્સમેન્ટ ટાઈપ MOSFET આપવામાં આવે તો MOSFET કેવી રીતે કાર્ય કરશે આપણે અલગ અલગ કેસોને કેવી રીતે સમજી શકીએ છીએ જ્યારે આપણે ડ્રેઇન ટુ સોર્સ વોલ્ટેજ અલગથી એપ્લાય કરીએ છીએ એન્હાન્સમેન્ટ ટાઈપ MOSFET માટે ડ્રેઇન ટ્રાન્સફર કેરેક્ટરીસ્ટિક્સ વિશે શું આપણે કેવી રીતે આ ડ્રેઇન ટ્રાન્સફર કેરેક્ટરીસ્ટિક્સ કર્વ મેળવી શકીએ છીએ અને જ્યારે આપણે VDS ના જુદા જુદા મૂલ્યને ધ્યાનમાં લઈએ છીએ જ્યારે VGS ના જુદા જુદા મૂલ્યને ધ્યાનમાં લઈએ છીએ અને સેચ્યુરેશન વોલ્ટેજ શું છે કટ ઓફ વોલ્ટેજ શું છે ટ્રાયોડ રીજીયન શું છે અને જો તમને ID bવર્સીસ VDS નો આલેખ આપવામાં આવે તો આપણે ટ્રાન્સફર કેરેક્ટરીસ્ટિક્સન કેવી રીતે પ્લોટ કરી શકીએ છીએ તો આપણે એન્હાન્સમેન્ટ ટાઈપમાં ID વર્સીસ VDS નો આલેખ જાણીએ છીએ અલગ અલગ ગેટ થી સોર્સ વોલ્ટેજ લગાવીને જનરેટ કરી શકાય છે તેથી અમારી પાસે VGS વર્સીસ ID નો આલેખ હોઈ શકે છે અને આપણે કરંટ લાઇનને જોડી શકીએ છીએ અને પછી આપણે ગેટ સોર્સ વોલ્ટેજ માટે ઉભી લાઈનો દોરી શકીએ છીએ અને પછી તમે મારા ID વર્સીસ VDS માં ગેટ ટુ સોર્સ વોલ્ટેજ માટે જોઈ શકો છો તે મુજબ મારો કરંટ શું છે હું મારા Ig વર્સીસ VGS પ્લોટમાં કરંટ મૂકીશ આ રીતે હું એન્હાન્સમેન્ટ ટાઈપ MOSFET માટે મારી ટ્રાન્સફર કેરેક્ટરીસ્ટિક્સ મેળવી શકું છું તેથી હવે તમે માત્ર જોયું નથી કે તમે કેવી રીતે n ચેનલ એન્હાન્સમેન્ટ ટાઈપ MOSFET અથવા n ચેનલ MOSFET બનાવી શકો છો તમે પણ જાણો છો જ્યારે હું કહું છું કે જ્યારે હું બનાવટ વિશે વાત કરું છું તે વાસ્તવિક બનાવટ પ્રાયોગિક રીતે નથી પરંતુ ઓછામાં ઓછું તે થિયરી ઉપર જોવામાં આવે છે કે તમે MOSFET બનાવવા માટેની પ્રક્રિયાને કેવી રીતે ડિઝાઇન કરી શકો છો અને પછી આપણે આ ખાસ લેક્ચર તરફ આગળ વધ્યા જ્યાં હવે તમે જોયું કે એન્હાન્સમેન્ટ ટાઈપ MOSFET કેવી રીતે બિહેવ કરશે અને ટ્રાન્સફર કેરેક્ટરીસ્ટિક્સ શું છે આગલી વખતે આગામી લેક્ચરમાં આપણે શું જોવા જઈ રહ્યા છીએ આપણે ડિપ્લેશન ટાઈપ n મોસ ટ્રાન્ઝિસ્ટર જોવા જઈ રહ્યા છીએ અને ફરીથી આપણે ડ્રેઇન કેરેક્ટરીસ્ટિક્સનું કન્સ્ટ્રકશન જોઈશું તેથી આ આગલું લેક્ચર નથી તે પણ તે જ લેક્ચરનો ભાગ હશે પરંતુ આગામી મોડ્યુલ હશે તેથી ત્યાં સુધી તમે ફક્ત તે વસ્તુઓ જુઓ જે મેં તમને શીખવી છે અને હું તમને આગામી મોડ્યુલમાં જોઈશ કાળજી લો